તો અત્યાર સુધીમાં આપણે જે જોયું તે વેવ ફંક્શન ψ છે જે સ્ટેશનરી સ્ટેટ સ્થિતિ માટે શ્રોડિંજર સમીકરણના ઉકેલો ઓર્થોનોર્મલ છે જેનુ હું અહી ફરી પુનરાવર્તન કરું છું તેથી તમે આ શબ્દોથી પરિચિત થાઓ વળી આપણે એવુ પણ શોધ્યું છે કે જેને આપણે xαβ∫xxxdx તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ અહી હું ઈન્ડાઈસીસ α βmn નો વારંવાર ઉપયોગ કરી રહ્યો છું વળી તમે જાણો છો કે આ નકલી ઈન્ડાઈસીસ છે અને તે pαβ∫xiddx dx છે જેના દ્વારા આપણે ક્વોન્ટમ કન્ડીશન px xpi ને સંતોષે છે જેના દ્વારા આપણને આ ઓપરેટર્સને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય તેની સમજણ પડી કારણ કે આપણે એ પણ શીખ્યા છે કે pop એ eikx પર કાર્ય કરી અને eikx ગણુ મોમેન્ટમ આપે છે તેથી આ રીતે ગતિ કરતાં પાર્ટીકલ તરફ જતા તે એક ચોક્કસ મોમેન્ટમ આપે છે મેં જે પ્રશ્નના જવાબ સાથે આપણે છેલ્લે વ્યાખ્યાન પુરુ કર્યુ હતુ તે xαα વિશે છે તે શું છે તો તે ∫2xdx અને pαα છે જે ∫iddx dx દ્વારા સૂચિત કરી શકાય છે હવે આપણને પ્રશ્ન એ થાય કે 2 નો અર્થ શુ છે તો પ્રશ્ન નો જવાબ આપણે આ વ્યાખ્યાનમાં શોધીશુ તો આપણે હવે સીધા જ 2 માટે બોર્ન ઈન્ટરર્પ્રીટેશન તરફ આગળ ધીમે ધીમે વધીએ આ એક ખૂબ જ સુસંગત થિયરી બનતી જાય છે તેથી 2 એ x આગળ પ્રોબેબીલીટી ડેન્સીટી છે જે વેવ ફંક્શન ψ માટે 2 ઈન્ટરવલ પર કોઈ એક નિશ્ચિત બિંદુએ x આસપાસ પાર્ટીકલ શોધવાની પ્રોબેબીલીટી સમાન છે તેથી આ પ્રોબેબીલીટી ડેન્સીટી ψ2 છે અને આ પ્રોબેબીલીટી હવે બધી જગ્યાઓ પર એક પાર્ટીકલ શોધવાની પ્રોબેબીલીટી છે જે ∞ અને વચ્ચે ક્યાંય પણ પાર્ટીકલ શોધવાની પ્રોબેબીલીટી 1 છે અને તેથી આપણે એવુ કહી શકીએ કે ψ2dx એ એક બરાબર થાય છે જે ∞ થી વચ્ચેના ઈન્ટરવલમાં કણ શોધવાની પ્રોબેબીલીટી સંપૂર્ણ છે અહી યાદ રાખો કે આ અઠવાડિયાના પહેલા વ્યાખ્યાનથી આપણે કહેતા આવ્યા છીએ કે વેવ ફંક્શન નોર્મલાઈઝ થવુ જોઈએ તેથી આ નોર્મલાઈઝ વેવ ફંક્શન નુ ઈન્ટરર્પ્રીટેશન જો આપણે કરીએ તો x અક્ષ પર ∞ થી વચ્ચેના ઈન્ટરવલમાં કણ ક્યાંય પણ હોય શકે જે પ્રોબેબીલીટીને રજૂ કરે છે જે x આસપાસ ઈન્ટરવલ Δx માં તે પાર્ટીકલ શોધવાની પ્રોબેબીલીટી આપે છે તો ચાલો હવે xαα ની વેલ્યુ જોઈએ તો પ્રશ્ન એ છે કે xαα શું છે xαα એ ∫2xdx બરાબર બનશે જે કંઇ નથી પરંતુ જો તમે તેને નાના નાના ઈન્ટરવલમાં વિભાજિત કરો છો તો તે x સિવાય દરેક ઈન્ટરવલ 2 એ xની આજુબાજુ પાર્ટીકલ શોધવાની પ્રોબેબીલીટી આપે છે હવે હું તે બધા નાના નાના ઈન્ટરવલનો સરવાળો કરું છું જે બીજુ કઈ નથી પરંતુ તે આ x ની એવરેજ વેલ્યુ આપે છે તેથી xαα જે મને x નું એવરેજ વેલ્યુ આપે છે જ્યારે પાર્ટીકલ માટે નુ વેવ ફંક્શન છે સામાન્ય રીતે x ની એવરેજaverage એ ∫ψ2xdx બરાબર બનશે જેને x ની એક્સપેક્ટેડ વેલ્યુ કહે છે હવે તમે અહી નોંધ્યુ હશે કે તમે એકવાર વેવ તરીકે પાર્ટીકલને દર્શાવો છો ત્યારે x પાસે ફિક્સ થયેલ છે તેથી આ એક્સપેક્ટેશન અથવા x ની એવરેજ વેલ્યુ છે જેને ⟨x⟩ તરીકે લખી શકાય છે અને આ તે સંકેત છે જે pαα તરીકે તમારે અનુસરવું જોઈએ તો હવે પછીનો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ pαα શું છે તો આ pαα એ કઈ નથી પરંતુ ∫iddx dx છે અથવા જો વેવ ફંક્શન ∫iddxψ dx હોય તો સામાન્ય રીતે તેની એક્સ્પેક્ટેશન વેલ્યુ એ કોઈક થશે સામાન્ય રીતે તેને p ની એક્સ્પેક્ટેશન વેલ્યુ અથવા એવરેજ p કહેવામાં આવશે જે આપણે હવે જોઈએ કે આવું શું કામ કહેવાય છે તો આપણે યાદ કરીએ કે કોઈપણ ψ ને હું જ્યારે ફુરિયર ટ્રાન્સફોર્મેશન 12π ∫dk k eikx તરીકે લખીએ છીએ ત્યારે તે ફુરિયર ટ્રાન્સફોર્મેશન છે અને જો ψ નોર્મલાઈઝ ફંક્શન તરીકે લખીએ ત્યારે k એવો હોવો જોઈએ કે તે આખા ફંક્શન ને નોર્મલાઇઝ કરે તો ચાલો આપણે ψને નોર્મલાઇઝ ફંક્શન તરીકે લઈએ જે dx ψ21 આપે છે તિ હવે તેની કિંમત આપણે અહી મુકીએ જે આ ઈન્ટીગ્રેશન ને હું ∞ dx xψ તરીકે લખીશ અને તેમના ફુરિયર ટ્રાન્સફોર્મેશન લખીશ જે બને છે જે ∞ થી ∞ ગણુ છે અથવા તે Ak હોવા જોઈએ કારણ કે લખુ છું જે ∞ થી ∞ ગણા હોવા જોઈએ હવે હું dk લખવા જઇ રહ્યો છું તે નકલી ચલ છે જેનો હુ જુદા જુદા વેરીએબલ Akeikx2π તરીકે નો ઉપયોગ કરવો જોઈએ જે છે તો ચાલો હવે તે સમીકરણને ફરીથી લખીએ તેથી ∞ xxdx ∞ dx 12π ∞ dk Ake ikx12π ∞ dk Akeikx જે હવે હું લખવા જઈ રહ્યો છું તે ∫dk છે જેમાથી હું જો ∞dk ∞dkAkAk ∞ dx eik kx2π ટર્મ બહાર લઉ છું જો તમે ગણિતની કોઈપણ પુસ્તકમાંથી જોશો તો કાંઈ નથી પરંતુ δk k છે હવે જ્યારે હું આ આખા ફંક્શનનું સંપૂર્ણ ઈન્ટીગ્રેટ કરુ છુ ત્યારે તે ∞ dk Ak2 બરાબર બની જાય છે અને તે એક છે કારણકે વેવ ફંક્શન એ નોર્મલાઈઝ થયેલ છે તેથી આ eikx માટે એમ્પ્લીટ્યુડ છે એવુ કહી શકાય છે જે મોમેન્ટમ ℏk ધરાવતા પાર્ટીકલ માટે વેવ ફંક્શન છે તેથી આપણે Ak2 એ પાર્ટીકલ માટે પ્રોબેબીલીટી ડેન્સીટી છે તેમ લખી શકીએ જ્યા k એ પાર્ટીકલ માટેનુ મોમેન્ટમ છે અને Ak2Δk એ પાર્ટીકલ માટે મોમેન્ટમ પ્રસરણ છે આ એક ચોખ્ખી પ્રોબેબીલીટી છે જેથી મારી પાસે ∞ થી સુધીનુ મોમેન્ટમ એક છે હવે આપણે p માટેના એક્સપેક્ટેશન વેલ્યુ માટેનુ ઈન્ટરપ્રીટેશન કરીએ આપણે અગાઉ ⟨p⟩ ∞ xiddx ψdx વ્યાખ્યાયિત કરેલ છે આપણે તેને ફરી ફ્યુરિયર વિસ્તૃત સ્વરૂપમાં લખીએ જે ∞ થી ∞ સુધી વિસ્તરેલ જે ∞ થી ∞ મા dkAke ikx 2π બને તો આપણને ∞ dk Akeikx2π મળે છે જેને ∞dx ∞dkAke ikx2π ∞kdkAkeikx2π તરીકે લખી શકાય છે મે અગાઉ જે યુક્તિ અપનાવી હતી તે જ યુક્તિ હવે ફરીથી અપનાવીશુ અને x પાસે તેનુ ઈન્ટીગ્રેશન કરીએ તેથી ∞dxeik kx2πએ કંઈ નથી પરંતુ δk k છે તેથી ઈન્ટીગ્રેશન ∫dk ℏk Ak2 થશે જે મે અગાઉના વ્યાખ્યાનમાં એસાઈનમેન્ટમા તમને આપેલું હતુ તો આ ⟨p⟩ છે જે ∫xiddx ψx dx એ કઈ નથી પરંતુ∫dk ℏk Ak2 છે જે કંઈ નથી પરંતુ k ઈન્ટરવલમા ℏk ગણુ મોમેન્ટમ ધરવતા પાર્ટીકલ માટેની k આસપાસની પ્રોબેબીલીટી છે અને આ બધા ઈન્ટરવલનો સરવાળો છે તેથી આ એવરેજ મોમેન્ટમ છે તેથી pαα એ પાર્ટીકલ માટેનુ અથવા સ્થિતિ પાસેનું સરેરાશ મોમેન્ટમ છે જે ⟨p⟩ તરીકે પણ ઓળખાય છે તેથી pαα એક્સપેક્ટેશન છે અને આ ડાયાગોનલ એલીમેન્ટ તમને એક્સપેક્ટેશન વેલ્યુ આપે છે અથવા તે આપેલ સ્થિતિમાં ક્વોન્ટીટીનું એવરેજ વેલ્યુ તમને ક્રોસ મેટ્રિક્સ એલીમેન્ટ આપે છે તો આપણે વેવ ફંક્શન માટે ત્રાંસા મેટ્રિક્સ એલીમેન્ટ માટે બોર્ન ઈન્ટર્પ્રીટેશનBorn's interpretation કર્યું જે કોઈપણ બાઉન્ડ સ્ટેટ માટે લાગુ પડે છે અહી ψ±∞ એ શુન્ય થશે કારણકે તે વેવ ફંક્શન બંધિત સ્થિતિ ની બહાર ક્યાય પણ જશે નહી જેની એક્સપેક્ટેશન વેલ્યુ p થશે કારણ કે પાર્ટીકલ કરતા વેવ ફંક્શન કે જે કદાચ ડાબી બાજુ અથવા જમણી બાજુ સમાન હોય તો આ વ્યાખ્યાનને થોડું સંકલન કરી અને સમાપ્ત કરીએ આપણી પાસે બોર્ન - ઈન્ટર્પ્રીટેશન છે જે x2 સાથે સંકળાયેલી પ્રોબેબીલીટીની ડેન્સીટી છે આપણે ફુરીયર ગુણાંક x માટે A લીધેલ છે જે આપણને પાર્ટીકલનું particle મોમેન્ટમ ℏk આપે છે ત્યારબાદ આપણે xαα નુ ઈન્ટર્પ્રીટેશનકર્યુ જે આપણને એક્સપેક્ટેશન વેલ્યુ અને pαα એ એક્સપેક્ટેશન મોમેન્ટમ આપે છે હવે તમે ફરીથી જોશો કે બે સમીકરણ હાઈઝનબર્ગ અને શ્રોડિંજર સમીકરણમાં કોઈપણ કન્ઝર્વડ ક્વોન્ટીટી એક્બીજા ને સમકક્ષ છે કારણ કે તે સમયથી ઈન્ડીપેન્ડન્ટ છે જ્યારે તે ફક્ત ડાયાગોનલ પદની ક્વોન્ટીટી સાથે સંકળાયેલ હોય છે ત્યારે તે કન્ઝર્વડ નથી તો છેલ્લા ત્રણ વ્યાખ્યાનમાં આપણે દર્શાવ્યું કે 2 સમીકરણો સમાન છે આ ઉપરાંત આપણે બોર્ન ઈન્ટરપ્રીટેશન દ્વારા વેવ ફંક્શનનું ઈન્ટરપ્રીટેશન પણ કર્યું અને હવે આપણને એ પણ ખબર છે કે તેને અનુરૂપ ક્વોંટીટી માટે ઓપરેટર દ્વાર મેટ્રિક્સ એલીમેન્ટ ની ગણતરી કેવી રીતે કરવી